પ્રયોગ ઓપરેશનલ એમ્પ્લીફાયર આધારિત ઇન્ટીગ્રેટર અને ડીફરન્શીએટરનો અભ્યાસ કરવો ફરી એકવાર આપનું સ્વાગત છે આ મોડ્યૂલમાં આપણે ઓપરેશનલ એમ્પ્લિફાયર ને ઇન્ટીગ્રેટર અને ડીફરન્શીએટર તરીકે સમજીશું અને તેનો અભ્યાસ કરીશું ઇન્ટીગ્રેટર એટલે ઘણી બધી વસ્તુઓને એકત્રિત કરી અને એક તરીકે ગોઠવવી જ્યારે ડીફરન્શીએટર એટલે વસ્તુઓના ઘણા નાના નાના વિભાગો કરવા ઓપરેશનલ એમ્પ્લીફાયરને ઇન્ટીગ્રેટર તરીકે કઈ રીતે વાપરીશું ઇન્ટીગ્રેટર માટેનું સૂત્ર શું હશે ઇન્ટીગ્રેટર માટેનું સૂત્ર આપણે કેવી રીતે તારવી શકીએ ઇન્ટીગ્રેટર અને ડીફરન્શીએટરને આપણે કેવી રીતે મેળવીશું તે બાબતો આપણે અહીં ઝડપથી જોઇશું તે માટેના કેટલાક પ્રયોગો પણ આપણે કરીશું અને જુદા જુદા ઇનપુટ સિગ્નલ આપણે આપીશું તે અનુસંધાને આઉટ્પુટ સિગ્નલ કેવા મળશે તે પણ જોઇશું અને તમે જોશો કે જો તમે તમારા સાઈન વેવને સ્ક્વેર વેવ અથવા રેક્ટેંગલ વેવ અથવા ટ્રાય એંગલ વેવને સાઈન વેવ સાઈન વેવને ટ્રાય એંગલ વેવ અને સિગ્નલના અન્ય ઘણા ફેરફારોમાં રૂપાંતરિત કરવા માંગતા હો તો તમે આવી ચોક્કસ સર્કિટનો ઉપયોગ કરીને સિગ્નલ બદલાવી શકો છો ચાલો પહેલા જોઈએ કે ઇન્ટીગ્રેટરનો અર્થ શું છે આપણે જોયું છે કે ત્યાં ફીડ્બેક રેઝીસ્ટર Rf છે હવે જો તમે આ Rf ને કેપેસિટર દ્વારા બદલો તો તે ઈન્ટિગ્રેટર બની જશે ફીડબેક રેઝીસ્ટરને કેપેસિટર મારફત બદલીને આપણે RC નેટવર્કને સમગ્ર ઓપરેશનલ એમ્પ્લીફાયર ફીડબેક સાથે જોડાયેલ હોય તેમ મેળવીએ છીએ હવે અન્ય પ્રકારના ઓપરેશનલ એમ્પ્લીફાયર માટેની સર્કિટ ઉત્પન્ન કરતો માર્ગ જેને Op Amp ઇન્ટિગ્રેટર કહેવાય છે અને તેથી જો તમે C દ્વારા Rf ને બદલો તો તે એક ઇન્ટીગ્રેટર બને છે ચાલો આપણે જોઈએ કે તે કેવી રીતે બને છે

હવે આ એક આદર્શ પરિસ્થિતિ છે જ્યાં તમે કેપેસિટર C મુકશો અને તમારી પાસે રેઝિસ્ટર Rin હશે અને તમને બધું સારી રીતે કામ કરતું જોવા મળશે પરંતુ વાસ્તવિક રીતે ઓપરેશનલ એમ્પ્લીફાયરમાં જ્યારે તમે તેનો ઉપયોગ ઇન્ટીગ્રેટર તરીકે કરો છો ત્યારે તમને આદર્શ પરિસ્થિતિ નહીં મળે તેનો અર્થ એ છે કે તે ચોક્કસ પરિસ્થિતિમાં ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ જે બિન આદર્શ Op Amp માટે છે તે 0 નથી આપણે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ જોયું છે તો ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ શું છે આદર્શ Op Amp માટે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ 0 હોવું જોઈએ પ્રાયોગિક ઓપરેશનલ એમ્પ્લિફાયરમાં આપણે જોઈશું કે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ 0 નથી જે પણ ઇનપુટ કામ કરે છે તે વોલ્ટેજ પણ ઇન્ટીગ્રેટ થાય છે પરિણામે આઉટપુટ વોલ્ટેજ ડ્રિફ્ટ થવાનું શરૂ થાય છે તે આ ડ્રિફ્ટિંગને ઠીક કરવા માટે ડ્રિફ્ટ કરવાનું શરૂ કરે છે અને તેને માટે ફિડ્બેક રેઝિસ્ટર Rf ઉમેરો આ સર્કિટ બનાવશે અથવા તે ખૂબ ઓછી ફ્રીક્વંસીવાળા સિગ્નલો માટે ગેઇન ને ફરીથી મર્યાદિત કરશે અને તે આપણે અહીં આકૃતિ 5 માં બતાવ્યું છે આપણે ફરી એકવાર જોઈએ કે આપણે શું ચર્ચા કરી રહ્યા છીએ ઇન્ટિગ્રેટરના કિસ્સામાં ફીડ્બેકમાં માત્ર કેપેસિટર હોય છે અને ઇનપુટ પર એક રેઝિસ્ટર હોય છે પરંતુ જો ઓપરેશનલ એમ્પલિફાયર આદર્શ હોય તો એક ઇન્ટિગ્રેટરને માત્ર 1 R અને 1 Cની જરૂર પડે છે પરંતુ વાસ્તવમાં ઓપ એમ્પ એ આદર્શ Op Amp નથી અને જો તે આદર્શ Op Amp નથી તો આઉટપુટ અથવા ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ 0 ની બરાબર નહીં હોય જ્યારે તે 0 બરાબર નથી તો અહિ આઉટપુટ વોલ્ટેજ ડ્રિફ્ટ થવાનું શરૂ કરશે તેથી જ્યારે આઉટપુટ વોલ્ટેજ ડ્રિફ્ટ થવાનું શરૂ કરે છે ત્યારે આપણ ફીડબેક રેઝિસ્ટર ઉમેરીને અથવા કેપેસિટર સાથે સમાંતરમાં રેઝિસ્ટર Rf ઉમેરીને આ ડ્રિફ્ટને ઠીક કરી શકીએ છીએ આ મદદ કરશે અથવા આ ખૂબ ઓછી આવૃતિ સિગ્નલો માટે ગેઇનને મર્યાદિત બનાવે છે અને આમ તે ડ્રિફ્ટ ઘટાડવામાં મદદ કરશે આ એક ઇન્ટિગ્રેટર તરીકે ઉપયોગમાં લેવાતા પ્રાયોગિક ઓપરેશનલ એમ્પ્લીફાયરનો કિસ્સો છે તેથી આ યાદ રાખો તમે પ્રયોગો કરશો ત્યારે આ યાદ રાખો કે આપણે ઇન્ટીગ્રેટર માટે શું ચર્ચા કરી છે હવે ચાલો આપણે આગળના મુદ્દા પર જઈએ તમે અહિ એક ડિફરન્શિએટરની આકૃતિ જુઓ છો આ આકૃતિ 6 પર ધ્યાનથી જુઓ Rin ને C દ્વારા બદલવામાં આવે છે ઇન્ટિગ્રેટરના કિસ્સામાં આપણે C દ્વારા Rf ને બદલ્યો છે ડિફરન્ટિએટરના કિસ્સામાં આપણે Rin ને C દ્વારા રૂપાંતરિત કર્યું છે ઇનપુટ સિગ્નલ સંકલનમાં કેપેસિટર પર જાય છે ડ્રિફ્ટ ઘટાડવા માટે ફીડ્બેક રેઝિસ્ટરને કેપેસિટર દ્વારા બદલવામાં આવે છે આપણે આ કેપેસિટરને સમાંતરમાં ફીડ્બેક રેઝીસ્ટર ઉપયોગ કરીએ છીએ ડિફરન્ટિએટરમાં કેપેસિટર અને રેઝિસ્ટરની સ્થિતિ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઉલટાવી દેવામાં આવે છે હવે ઓપ એમ્પ સર્કિટમાં ડિફરન્ટિએટરની ગાણિતિક કામગીરી કરે છે હવે તમે આકૃતિ નં 6 જુઓ છો ત્યારે આ ચોક્કસ સર્કિટ આઉટપુટ વોલ્ટેજ ઉત્પન્ન કરે છે તે બાબતની છે જે સમયના સંદર્ભમાં ઇનપુટ વોલ્ટેજના ફેરફારના દરને સીધા પ્રમાણસર છે આઉટપુટ વોલ્ટેજ સમયના સંદર્ભમાં ઇનપુટ વોલ્ટેજના ફેરફારના દરના પ્રમાણસર છે બીજા શબ્દોમાં ઇનપુટ વોલ્ટેજ સિગ્નલમાં ઝડપી ફેરફાર તો ઇનપુટ પ્રવાહ વધુ તે અનુસંધાને આઉટપુટ વોલ્ટેજ વધારે અને તેથી સ્પાઇક્સ જેવા આકાર પણ વધારે મળે અહીં આપણે P Spikes નો ઉપયોગ ડિફરન્ટિએટર નો એમ્પ્લીફાયર બનાવવા માટે કર્યો છે અમે વોલ્ટેજ લાગુ કરેલો છે અને તે ઇનપુટ વોલ્ટેજ છે જે અનુરુપ આપણે આઉટપુટ સિગ્નલ માપ્યું છે અહિ બ્રેડબોર્ડ પર સમાન પ્રકારના પ્રયોગ કરીશું જેથી તમે સમજી શકો કે ઇનપુટના સંદર્ભમાં આઉટપુટ સિગ્નલો કેવી રીતે બદલાય છે જ્યારે તમે ડિફરન્શિએટરનો કિસ્સો લો છો અને જો તમે સ્કવેર વેવ લાગુ કરો છો ત્યારે તમે સ્પાઇક્સ જોઈ શકશો જો તમે ટ્રાય એંગલ વેવ લાગુ કરશો તો તમે રેક્ટેંગલ તરંગ જોઈ શકો છો જો તમે સાઇન વેવ લાગુ કરો તો તમે કોસાઇન વેવ જોઈ શકો છો તેનો અર્થ એ છે કે તમે સિગ્નલ કન્વર્ટર તરીકે ડીફરેન્શીએટરનો ઉપયોગ કરી શકો છો તેથી પ્રાયોગિક અભિગમ દ્વારા થીયરીને આ રીતે સમજવાની એક અલગ રીત છે તેથી જો હું ડિફરંશિએટર અને ઇનટિગ્રેટરની સરખામણી કરું અને જો હું ઇનપુટ લાગુ કરું તો જે આ ચોક્કસ ફેશનમાં છે તો મારું આઉટપુટ આ છે જે શો ટુથ તરંગ છે હું શો ટુથ તરંગ બનાવી શકું છું જો હું ઇનપુટ રેક્ટેંગલ વેવ લઉ તો હું ટ્રાય એંગલ વેવ સ્ક્વેર વેવ બનાવી શકું છું આમ તરંગને હું અન્ય સિગ્નલમાં બદલી શકું છું સાઇન વેવની જેમ હું કોસાઇન વેવ પણ મેળવી શકું છું ઓપ એમ્પ સેચ્યુરેશન વોલ્ટેજ 12 V છે દર વખતે બાયસ સિગ્નલ બતાવવું ફરજિયાત નથી રેઝીસ્ટંસ R 10 કિલો ઓહ્મ છે C 0 01 મિલી ફેરેડે છે જો t 0 પર આપણે વોલ્ટેજ 7 4 વોલ્ટ લાગુ કરીએ છીએ તેથી આપણે t 200 microseconds પર આઉટપુટ વોલ્ટેજનું મૂલ્ય નક્કી કરીએ છીએ તો ચાલો જોઈએ કે તમે જવાબ કેવી રીતે શોધી શકો છો અથવા ઉકેલ શોધી શકો છો તેથી હવે આપણે પહેલેથી જ જાણીએ છીએ અને જો આપણે સર્કિટ બરાબર જોઇએ તો આપણે શું જાણીએ છીએ તે ખ્યાલ આવે છે આપણે જાણીએ છીએ કે ઉપર ઉદાહરણ 7 માં ડીફરેન્શીએટર અને ઈનટીગ્રેટરના ઉદાહરણ આપેલ છે આપેલ ઉદાહરણ મુજબ આકૃતિ 7 માં સેચ્યુરેશન વોલ્ટેજ 12V છે અવરોધ R10k ohm C0 01mF છે જો t0 અને આપણે જો વોલ્ટેજ V7 5V લગાડીએ તો t100μs આગળ આઉટ્પુટ વોલ્ટેજ શોધો ઉકેલ અહિં આપેલા સુત્રમાં કિંમત મુકવાથી આઉટપુટ વોલ્ટેજમાં ફેરફાર નીચે મુજબ મળશે જો આપણે ધારી લઇએ કે t0 તો આઉટ્પુટ વોલ્ટેજ V0 0V અને પછી 100 μs તો આઉટ્પુટ વોલ્ટેજની કિંમત V07 5V થાય ચાલો હવે વાસ્તવમાં ઇન્ટીગ્રેટરનો પ્રયોગ કરીએ તેથી આપણે જોયું છે કે પ્રાયોગિક ઓપ એમ્પ્સ પરના વાસ્તવિક ઇન્ટિગ્રેટરમાં આપણે ડ્રિફ્ટને દૂર કરવા માટે Rfનો ઉપયોગ કરવો પડશે જે આપણે જોયું છે કારણ કે જો આપણે Rf નો ઉપયોગ ન કરીએ તો પછી આપણે આઉટપુટ વોલ્ટેજમાં ડ્રિફ્ટ જોઈશું અને આ ડ્રિફ્ટને દુર કરવા Rf મદદ કરશે તેથી પહેલા આકૃતિ 8 માં બતાવ્યા પ્રમાણે સર્કિટને જોડો આપણે સર્કિટને આ ચોક્કસ ફોર્મેટમાં બરાબર જોડીશું Vin ને સ્ક્વેર વેવ તરીકે લાગુ કરો તેથી અહિ તમે સ્ક્વેર વેવ રચી શકો છો જ્યારે આપણે સમજીએ કે આ 0 છે જે અહીં છે આ તમારો સમય t છે અને આ તમારો એમ્પ્લિટ્યુડ છે અથવા તમે V માઇનસ 0 લખો છો અહિ આપણે સ્ક્વેર વેવ 1 વોલ્ટ લાગુ કરીએ છીએ ખરું ઇનપુટ પર 5 કિલોહર્ટ્ઝ સિગ્નલ માટે આઉટપુટ વોલ્ટેજનું અવલોકન શું મળે તે નોંધવાનું રહેશે અને આઉટપુટ વેવફોર્મના આકાર પર ચર્ચા કરવી પડી તેનો અર્થ જોઇએ તો પ્રથમ Vo શું છે અને બીજું આઉટપુટનો આકાર કેવો છે તેનો અર્થ એ છે કે જો હું સ્કવેર વેવ લાગુ કરીશ તો આ ચોક્કસ પ્રયોગમાં આપણે જે પ્રદર્શન કરવાનું હતું તે આઉટપુટ સિગ્નલ બરાબર હશે તે મુજબ મળે તેથી ચાલો આપણે સર્કિટ જોડાણ કરીએ અને જોઈએ કે તે કેવી દેખાય છે હવે બ્રેડબોર્ડ પર જ્યારે આપણે 1 વોલ્ટની Vin પીક ટુ પીક 5 કિલો હર્ટ્ઝ ફ્રીક્વન્સી લાગુ કરીએ છીએ ત્યારે આપણને કયા પ્રકારનું આઉટપુટ વોલ્ટેજ મળે છે તે જોઇએ ઉપર મુજબ આકૃતિ 8 અનુસાર ઓપ એમ્પ ઇન્ટીગ્રેટર તરીકે કઇ રીતે કાર્ય કરે છે તે દર્શાવેલ છે સ્ક્વેર વેવ ઇન પુટ કરેલ છે તથા શો ટુથ વેવ આઉટ પુટ તરીકે મળે 5 કિલોહર્ટ્ઝ આવૃતિ છે આ ઇન્ટીગ્રેટર છે આપણે સૌપ્રથમ ઈન્ટિગ્રેટર જોઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો કે ત્યાં બે રેઝિસ્ટર છે ત્યાં કેપેસિટર અને રેઝિસ્ટર Rf છે અને પછી ઈનપુટ રેઝિસ્ટર Rin છે Rin એક ઈનપુટ રેઝિસ્ટર છે આ એક ફીડબેક રેઝિસ્ટર છે અને તે ફીડબેક કેપેસિટર Cf સાથે સમાંતરમાં જોડાયેલ છે Rf અહિં આવેલ છે હવે આપણે ઇનપુટ પર સ્ક્વેર વેવ દાખલ કરીએ છીએ ચાલો સ્ક્વેર વેવ 1 વોલ્ટ 5 કિલો હર્ટ્ઝ ફ્રીક્વંસીવાળુ સિગ્નલ લઈએ અને આઉટપુટ પર આપણે વોલ્ટેજ Vo માપવાનું છે તેથી ફંક્શન જનરેટરને ઉપયોગમાં લઇએ ફંક્શન જનરેટરનો ઉપયોગ કરીએ અને તેના દ્વારા વિવિધ કામગીરી કરીએ અહિં તમે જોઇ શકો છો કે તે સ્કવેર વેવ આપે છે અને તે 5 કિલોહર્ટ્ઝની આવૃતિના સિગ્નલ ઉત્પન્ન કરે છે 5 કિલોહર્ટ્ઝ આવૃતિવાળા તરંગો પીક ટુ પીક વોલ્ટેજ 5 વોલ્ટ છે તેથી આને લાગુ કરવા પર આઉટપુટ વોલ્ટેજ શું છે ચાલો આપણે આઉટપુટ વોલ્ટેજ જોઈએ ઓસિલોસ્કોપ પર વોલ્ટેજ આઉટપુટ કરો અને તમે ઝૂમ આઉટ કરો તેથી સ્પષ્ટ દેખાશે આઉટપુટ વોલ્ટેજ 2 40 વોલ્ટ અને ઇનપુટ વોલ્ટેજ 5 4 વોલ્ટ છે તેથી અહિ હું આઉટપુટ પર જે જોઉં છું તે તમે જુઓ છો તે હું જોઉં છું મને ટ્રાય એંગલ વેવ દેખાય છે તેથી સ્કવેર વેવનો ઉપયોગ કરીને હું ટ્રાય એંગલ વેવ મેળવવા માટે સક્ષમ છું આ આપણે એક ઇન્ટીગ્રેટરની મદદથી કરી શકીએ છીએ હવે આપણે ઇનપુટ પર સિગ્નલ બદલીએ તેથી મુદ્દો એ છે કે જ્યારે હું ઇનપુટ પર સિગ્નલોના વિવિધ સ્વરૂપો લાગુ કરું છું ત્યારે હું વિવિધ પ્રકારના સિગ્નલો મેળવી શકું છું તેથી તેને બદલો અને આઉટપુટ સિગ્નલમાં શું ફેરફાર છે તેનું અવલોકન કરો હવે જો તમે અલગ અલગ ઇનપુટ સિગ્નલ લાગુ કરો અને જુઓ કે તમે ઓસિલોસ્કોપમાં કયા પ્રકારનું આઉટપુટ જોઈ શકો છો તેથી તે પ્રયોગ છે જે આપણે કર્યો છે તેમાં જોએલુ કે આઉટપુટ વોલ્ટેજ 2 4 વોલ્ટ છે ઇનપુટ સ્ક્વેર વેવ હતું અને આઉટપુટ ટ્રાય એંગલ વેવ હતું હવે આપણે ડીફરન્શીએટરને કેવી રીતે સમજવું તે જોઇએ હવે આપણે બધા ઇન્ટીગ્રેટર અને ડીફરન્શીએટર વિષેનો તફાવત જાણીએ છીએ તેથી જો હું 5 કિલોહર્ટ્ઝ આવૃતિવાળા સિગ્નલો અને તે પર 1 વોલ્ટનો Vin લગાવીશ તો શું થશે હું આઉટપુટ વોલ્ટેજ Vo માપવા માંગુ છું તેથી ફરીથી આપણે સર્કિટને કનેક્ટ કરવાની છે અને આઉટપુટ વોલ્ટેજને સમજવાની જરૂર છે ઇનપુટ પર સ્કવેર વેવ લાગુ કરવાથી આઉટપુટ Vo નો આકાર શું મળે છે અને ચાલો પહેલા ડીફરન્શીએટરની સર્કિટ જોઈએ તેથી તમે ડીફરન્શીએટર સર્કિટ જોઈ શકો છો અહીં આપણી પાસે ઇનપુટ પર કેપેસિટર છે અને એક રેઝિસ્ટર છે જે આપણે અહીં જોયું છે અને પછી આપણી પાસે એક રેઝિસ્ટર છે જે ફીડ્બેક છે હવે આપણે ઇનપુટ પર સિગ્નલ લાગુ કરી રહ્યા છીએ તે પહેલાં આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયર પર બાયસ વોલ્ટેજ લાગુ કરવું પડશે જે ડીસી પાવર સપ્લાય દ્વારા લાગુ કરીશું પછી આપણે 5 કિલોહર્ટ્ઝ પર ઇનપુટ 1V પીક ટુ પીક લાગુ કરવું પડશે તે સ્ક્વેર વેવ છે હવે આપણે ડીફરન્શીએટરનું આઉટપુટ માપીએ આપણે ડીફરન્શીએટરનું આઉટપુટ માપીએ છીએ જેથી તમે સ્ક્રીન પર જોઈ શકો બરાબર ને જ્યારે આપણે ઇનપુટ પર સ્કવેર વેવ લાગુ કરીએ છીએ ત્યારે આઉટપુટ સ્પાઇકમાં પરિણમે છે હવે ચાલો આપણે આઉટપુટ પર વોલ્ટેજ જોઈએ આપણે 2 4 વોલ્ટનું અવલોકન કરી રહ્યા છીએ અને તરંગનો આકાર સ્પાઇક છે હવે ચાલો આપણે ઇનપુટ બદલીએ આપણે ઇનપુટ પર સાઇન વેવ આપેલ છે અને આઉટપુટ પર આપણે કોસાઇન વેવ જોવા માટે સક્ષમ છીએ એકવાર આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયર સમજી ગયા પછી આપણે આ ઓપરેશનલ એમ્પ્લીફાયરને વિવિધ ઉપયોગ માટે ધ્યાને લઇ શકીએ છીએ અને આજે આ ચોક્કસ મોડ્યુલ માટે આપણે જે જોયું છે તે એક ડીફરન્શીએટર છે અને ઇન્ટીગ્રેટર છે ઝડપથી સંક્ષિપ્ત રીતે તમામ મુદાઓને યાદ કરવા માટે આપણે એક ઇન્ટિગ્રેટર જોયું છે ઇન્ટિગ્રેટરમાં Rf જે ફીડ્બેક રેઝીસ્ટર છે તેને ફીડ્બેક કેપેસિટર C દ્વારા બદલવામાં આવે છે પરંતુ ત્યાં ડ્રિફ્ટ છે તેથી ડ્રિફ્ટને દૂર કરવા માટે આપણે ફીડ્બેકમાં કેપેસિટરને સમાંતર એક રેઝિસ્ટર Rf મુકીએ છીએ અને પછી આ માટે પ્રયોગો કર્યા છે અને વિવિધ સિગ્નલો લાગુ કર્યા છે અને આપણે ઈન્ટિગ્રેટર પર આઉટપુટ જોયું છે પછી આપણે ડિફરન્ટિએટરનો અભ્યાસ કર્યો ડિફરન્ટિએટર અને ઈન્ટિગ્રેટર વચ્ચેનો તફાવત કંઈ નથી પરંતુ કેપેસિટર છે હવે ફીડ્બેકને બદલે તે ડિફરન્ટિએટર માટે ઇનપુટ પર રાખવામાં આવે છે તેથી આ પ્રયોગમાંથી આપણને જે મળે છે તે એ છે કે તમે માત્ર બ્રેડબોર્ડનો ઉપયોગ કરીને જ પ્રાયોગિક કાર્ય કરી શકો છો પણ PSpice નો ઉપયોગ કરીને પણ તમે સિગ્નલોમાં ફેરફાર જોઈ શકો છો કે નહીં તે જાણી શકો છો ઓપરેશનલ એમ્પ્લીફાયરના બીજા વધુ ઉપયોગો પણ છે હવે પછીના મોડ્યુલોમાં આપણે ફિલ્ટર જોઈશું તે ઓપરેશનલ એમ્પ્લીફાયરની અદભૂત એપ્લિકેશન છે આપણે જોઈશું કે તેનો ઉપયોગ સિગ્નલોને ફિલ્ટર કરવા માટે કેવી રીતે કરી શકાય ફિલ્ટરની ભૂમિકા શું છે ત્યાં કયા પ્રકારના ફિલ્ટર્સ છે અને ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને ફિલ્ટર્સની ગોઠવણી કેવી રીતે કરવી વગેરેનો આપણે અભ્યાસ કરીશું તેથી હવે હું તમને આગામી મોડ્યુલમાં મળીશ ત્યાં સુધી તમે તમારી કાળજી લો આવજો